તેથી હવે પછીના થોડાક લેક્ચરમાં હું ઇન્ડસ્ટ્રી 4 0 એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ IoT પરના થોડાક કેસ સ્ટડીસ ને આવરી લેવાનો છું તેથી અત્યાર સુધી આપણે જે કર્યું છે તે એ છે કે આપણે IoT માટે ના કેટલાક મૂળભૂત મુદ્દાઓ ઇન્ડસ્ટ્રી 4 0 ઇન્ડસ્ટ્રીઅલ IoT વિશે ધ્યાન આપ્યું છે અને ખાસ કરીને નેટવર્કિંગ પાસાઓ સેન્સિંગ નેટવર્કિંગ એક્ચ્યુએશન અને તેથી વધુ વિશે ચર્ચા કરેલ છે ત્યારબાદ તેના વ્યવસાયમાં અને ખાસ કરીને IIoT નેટવર્કિંગના ક્ષેત્રમાં આવતી અડચણોના મુદ્દાઓને ધ્યાનમાં લેતા કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ તકનીકી પાસાંઓ પણ આપણે જોયા છે તેથી હવે તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ઉદ્યોગો કે જે પોતાને કાર્યક્ષમતા તરફ આગળ વધારતા હોય છે તેમના દ્વારા આ તકનીકીઓને કેવી રીતે અપનાવી શકાય તેથી સૌ પ્રથમ કેસ સ્ટડી એટલે શું ચાલો આપણે તે સમજવાનો પ્રયાસ કરીએ તેથી કેસ સ્ટડી ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે તે કોઈ વિશેષ વિષય પર ઉંડાણપૂર્વક નું જ્ઞાન અને ખ્યાલોની સ્પષ્ટતા પ્રદાન કરે છે અને આપણાં કિસ્સામાં આપણે વિષય તરીકે ઉદ્યોગ 4 0 અને ઔદ્યોગિક IoT વિશે વાત કરી રહ્યા છીએ તેથી આપણે અગાઉના લેકચર માં જે મૂળભૂત જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેની ઉંડાણમાં કલ્પના કરીને તેને સમજવાની જરૂર છે વાસ્તવિક જીવનની સમસ્યાનું નિવારણ કરવા માટે તેઓનો ખરેખર ઉપયોગ કેવી રીતે થઈ શકે તેનો અર્થ એ કે ઉદ્યોગો જે પણ ઉપયોગ કરે છે તેનો ઉપયોગ ઉદ્યોગ ઔદ્યોગિક પ્રક્રિયાઓ અને ઉત્પાદનો તરફ પોતાને પરિવર્તિત કરવા માટે 4 0 અને IIoT ખ્યાલોને કેવી રીતે અપનાવી શકાય છે જો તમે ઔદ્યોગિક પ્રક્રિયામાં સુધારો કરી રહ્યાં છો તો તેઓ કેવી રીતે પરિણમી શકે છે પછી આપમેળે ઉત્પાદનની ગુણવત્તા કાર્યક્ષમતા કે જેની સાથે આ ઉત્પાદનો બધું બનાવવામાં આવે છે તે સુધરશે તેથી અમે કેટલાક હાલના કેસો પર ધ્યાન આપવા જઈ રહ્યા છીએ અને અમે તે મુદ્દાને અનુસરવા જઈ રહ્યા છીએ અને તેના વિશે ખરેખર વિચારણા કરીશું કે ઉદ્યોગ 4 0 ને અપનાવીને આપણે આપણા હાલના ઉદ્યોગોમાં વસ્તુઓ કેવી રીતે સુધારી શકાય છે તેથી મૂળભૂત રીતે કેસ સ્ટડી કોઈ ચોક્કસ સંદર્ભમાં ડેટાની નજીકથી તપાસ કરી શકશે તેથી ચોક્કસ પ્રક્રિયાઓનું પાલન કરવું પડશેતે તે એ સંદર્ભમાં છે જે કેસ સમજે છે અને કેસ સ્ટડી ડેટાનું વિશ્લેષણ કરીને ક્વાલિટેટીવ ગુણાત્મક અને કવાંટીટેટીવ માત્રાત્મક પણ પ્રદાન કરશે તેથી કેસ સ્ટડીઝ એ વાસ્તવિક જીવનની ઘટનાની શોધ અને તપાસ કરશે જે સંબંધિત ઘટનાઓનું વિગતવાર વિશ્લેષણ કરે છે અને જેમ મેં કહ્યું છે કે આપણાં સંદર્ભમાં આપણે વાસ્તવિક જીવન ઉદ્યોગ વાસ્તવિક ઉદ્યોગો વાસ્તવિક કાર્યકારી ઉદ્યોગો વિશે વાત કરી રહ્યા છીએ કે જેમની અમે મુલાકાત લીધી છે તે અમે એકત્રિત કરી રહ્યા છીએ કે જેમાં વાસ્તવિક જીવનના ઉદ્યોગો વિશેની વિવિધ માહિતી જે ખૂબ સારી રીતે કાર્ય કરી રહી છે પરંતુ તે પછી તેઓ તેમની વ્યવસાયિક પ્રક્રિયાઓને ઉદ્યોગ 4 0 દ્વારા કેવી રીતે સુધારી શકે છે તેઓ ઉદ્યોગ 4 0 દ્વારા તેમની કાર્યક્ષમતા કેવી રીતે સુધારી શકે છે તેઓ તેમની તકનીકી પ્રક્રિયાઓને વ્યવસાયની સુધારેલી કાર્યક્ષમતા તરફ કેવી રીતે સુધારી શકે છે તેથી કેસ સ્ટડીમાં મૂળભૂત રીતે શું થાય છે તે તમે કોઈ ખાસ કેસ લો છો જે કોઈ ભૌગોલિક ક્ષેત્ર હોઈ શકે છે અથવા કદાચ તે કોઈ ખાસ ઉદ્યોગને લગતી છે તે થોડા વ્યક્તિઓ અથવા જે પણ વિષય હોઈ શકે તે ધ્યાનમાં લઈ શકે છે તેથી તમારે પ્રથમ નિર્ધારિત કરવાની જરૂર છે કે આપણે કયા વિષય પર વાત કરી રહ્યા છીએ તેથી એકવાર આપણે આ વિષયને ઠીક કર્યા પછી આપણે ખરેખર તે વિશે વિગતવાર સમજવું જરૂરી છે કે વસ્તુઓ કેવી રીતે પહેલેથી થઈ છે અને પછી તકનીકી હસ્તક્ષેપ દ્વારા કેવી રીતે હાલની પ્રક્રિયાઓને સુધારી શકાય છે આમ ખાસ કરીને ઉદ્યોગ 4 0 અને ઔધોગિક 4 0 માં કેસ સ્ટડીઝનો ઉપયોગ કરવાનો આ ખાસ હેતુ છે તેથી ત્યાં વિવિધ કેસ સ્ટડીઝ છે જે અમે તમારા માટે તૈયાર કર્યા છે આ વિશિષ્ટ અભ્યાસક્રમમાં અમે વાસ્તવિક ઉદ્યોગો સાથે આગળ વધ્યા છીએ જે આપણે વાસ્તવિક ઉદ્યોગો સાથે લાવ્યા છે અને આ ઉદ્યોગો આપણા દેશના જુદા જુદા ભાગોમાં છે ખાસ કરીને આપણા દેશના પશ્ચિમ ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે એટલે કે ભારત અને અમે એકત્રિત કર્યું છે અમે જુદા જુદા ઉદ્યોગોમાં ગયા અમે ત્યાં પહોંચ્યા અમે તેમની હાલની પ્રક્રિયાઓને સમજી લીધી છે તેઓ વ્યવહારમાં શું કરે છે તે અમે નોંધ્યું છે અને અમે તમારા માટે આને લાવવાનો પ્રયાસ કર્યો છે તેથી તમે પણ વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરી શકો છો અને તે સમજવાનો પ્રયાસ કરી શકો છો કે તમે જે કંઈપણ ટેકનોલોજીની દ્રષ્ટિએ શીખ્યા છો આ અભ્યાસક્રમમાં ઘણા લેકચરમાં તમે તેમની વ્યવસાયિક પ્રક્રિયાઓને સુધારવા માટે કેવી રીતે જ્ઞાનનો ઉપયોગ કરી શકો છો તેથી તમે તે વસ્તુઓનું વિશ્લેષણ કરશો તેથી તે જરૂરી નથી અને મોટાભાગના કિસ્સાઓમાં એવું નથી કે હાલના ઉદ્યોગો કે જેનો અમે સંપર્ક કર્યો છે અમે તે ડેટા એકત્રિત કર્યો છે કે જેમાંથી અમે રેકોર્ડ કર્યો છે તે મોટાભાગના કિસ્સાઓમાં તમે જોશો કે તેમની પાસે પહેલેથી જ ઉદ્યોગ 4 0 અને ઔદ્યોગિક IoT ઉકેલો તરફ માટેના ઉચ્ચ ધોરણો નથી પરંતુ તેઓ ખરેખર સમજે છે કે તેઓએ તેમની વિશિષ્ટ પ્રક્રિયાઓને સુધારવાની જરૂર છે તેથી તેઓ તે વિકલ્પ ના ભાગ માટે ખૂબ જ ઉત્સુક છે પરંતુ તે જ સમયે તેમને શું કરવાની જરૂર છે તે વિશે સારી સમજ નથી તેથી અમે આ રૉ ઉદ્યોગો તેમના એકત્રિત કરેલા રૉ ડેટા લઈશું અને આપણે આપણી જાતનું વિશ્લેષણ કરીશું કે આપણે તેમની પ્રક્રિયાઓને કેવી રીતે સુધારી શકીએ છીએ કેવી રીતે આપણે તેમની પ્રક્રિયાઓને સુધારવાનું સૂચન આપી શકીએ છીએ અને પછી તે લોકો તેમના દ્વારા અપનાવી શકશે અથવા નહિ તે તેમના પર નિર્ભર છે પરંતુ આપણે આ બાબતોનું વિશ્લેષણ કરી શકીએ છીએ અને ઉદ્યોગ 4 0 અને ઔદ્યોગિક IoT ટેકનોલોજીકલ અને વ્યવસાયિક ઉકેલોના તે વિકલ્પની દ્રષ્ટિએ તેઓ શું કરી શકે તે વિશે આપણે તેમના માટે પ્રિસ્ક્રિપ્શન આપી શકીએ છીએ તેથી આ કેટલાક ઉદ્યોગો કે જેની અમે મુલાકાત લીધી છે તે મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ ઉદ્યોગ છે વિવિધ કેસ સ્ટડીજ માટે અમે કેટલાક મેન્યુફેકચરિંગ ઉદ્યોગોની મુલાકાત લીધી છે હું તમને આ બધા ઉદ્યોગો વિશેના આગામી કેટલાક લેકચરમાં બતાવવા જઇ રહ્યો છું તેઓ શું કરે છે તેનું અમારી પાસે વિડિઓ રેકોર્ડીંગ છે અમે તમારા માટે આ ડેટા એકત્રિત કર્યો છે જેથી તમે જે ચાલી રહ્યું છે તે જીવંત જોઈ શકો અને અમારી પાસે આ મિલ્ક પ્રોસેસિંગ અને વિવિધ પ્રકારના મેન્યુફેકચરિંગ ઉદ્યોગો માં આગળ શું થાય છે તેના વિષે પણ માહિતી છે અમે અમારી સંસ્થામાં કેટલીક કલા પ્રયોગશાળાઓ વિશેના કેટલાક કેસો તમને આપ્યા છે સ્ટીલ ટેકનોલોજી લેબ તેથી ત્યાં તેઓ શું કરી રહ્યા છે તેથી તેમની પાસે વેલ્ડીંગ મશીનરીની દ્રષ્ટિએ ખાસ કરીને વેલ્ડીંગ માટેની ખૂબ જ અદ્યતન સુવિધા છે તેથી તેઓ કેવી રીતે ઉપયોગ કરી રહ્યાં છે તેઓ ઔદ્યોગિક IoT સોલ્યુશન્સ અપનાવવા તરફ ધીમે ધીમે પોતાને કેવી રીતે પરિવર્તિત કરી રહ્યાં છે તે તમે જોઈ રહ્યા છો તમે કેટલાક વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપશો તો કેટલાક વિદ્યાર્થીઓ મીની પ્રોજેક્ટ્સ કે જે મેં અહીં ભણાવ્યા છે તે દરમિયાન કર્યા છે સેમેસ્ટર કોર્સ જે મારી પાસે છે ત્યાં હું આ મિનિ પ્રોજેક્ટમાંથી કેટલાક આપી શકું છું આ નાના નાના બિલ્ડિંગ બ્લોક્સના ઉપયોગ દ્વારા તમે ધીમે ધીમે કેવી રીતે બિલ્ડ કરી શકો છો તે વિશેનો કેટલાક વિચાર છે અને કેટલાક ઉદ્યોગને પ્રિસ્ક્રિપ્શન તરીકે કેવી રીતે પરિવર્તિત કરી શકો છો તમે તેમને ઉદ્યોગ તરફ કેવી રીતે પરિવર્તિત કરી શકો છો અને છેલ્લી વસ્તુ જેનો હું ઉલ્લેખ કરવા માંગું છું તે એ છે કે અમારી સંસ્થામાં આર્ટ વર્ચુઅલ રિયાલિટી લેબની સુવિધા છે કે હું પણ તેનો એક ભાગ છું અને અમે તેને મળીને બનાવ્યું છે અને આ પ્રયોગશાળામાં ત્યાં વર્ચુઅલ રિયાલિટી મશીનરી છે જેનો ઉપયોગ ઉદ્યોગ 4 0 માટે ટ્રાન્સફોર્મેશન પ્રક્રિયા તરફ થઈ શકે છે આપણે આ વર્ચુઅલ રિયાલિટી લેબ દ્વારા એક વર્ચુઅલ ટૂર કરીશું તેથી ઘણી બધી સમૃદ્ધ સામગ્રી અમે ફક્ત તમારા માટે તૈયાર કરી છે જેથી તમે વાસ્તવિક ઉદ્યોગો અને વિવિધ લેબ્સમાં શું ચાલે છે તે સારી રીતે સમજી શકો અને તેમની હાલની પ્રક્રિયાઓને સુધારણા તરફ કેવી રીતે તેમની પ્રક્રિયાઓને પરિવર્તન કરી શકીએ તેથી જ્યારે તમે આગળના કેટલાક લેકચરોમાં આ કેસ સ્ટડીઝનો અભ્યાસ કરતા હો ત્યારે કૃપા કરીને તે વિશે વિચારવાનો પ્રયાસ કરો કે તમે અગાઉના લેકચરોમાં તમે જે કંઇ ધાર્યું હોય તેના આધારે ઉદ્યોગ 4 અને ઔદ્યોગિક IoT અપનાવવા તરફ તેમની હાલની પ્રક્રિયાઓ માટે તમે કયા પરિવર્તન સૂચવો છો ફંડમેન્ટલ્સ એપ્લિકેશન્સ ટેકનોલોજીસ ટેકનોલોજીકલ ઉકેલો વ્યવસાય ઉકેલો અને તેથી વધુ વ્યવસાય આર્કિટેક્ચર અને તેથી પણ વધુ અમે આવરી લીધેલ હાલના જ્ જ્ઞાનનો તમે કેવી રીતે ઉપયોગ કરી શકશો એ અમે તમને અગાઉના લેકચરોમાં શીખવ્યું છે કે તમે તેમની પ્રક્રિયાઓને વધુ સારી બનાવવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો તેથી એક વસ્તુ યાદ રાખો કે કંઈ એ કંઈ નથી પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં આ ઉદ્યોગો હજી ત્યાં નથી ત્યાં તેઓ પ્રયાસ કરી રહ્યા છે તેઓ સુધારણા તરફ પ્રયાસો કરી રહ્યા છે અને તેઓ હમેશા સમજી શકતા નથી કે તેઓએ શું કરવું પડશે તેથી આપણા માટે તે વિશ્લેષણ કરવાની અને તેમના માટે કોઈ પ્રિસ્ક્રિપ્શન તૈયાર કરવાની આ તક છે તેથી તેને તે ખાસ રીતે લો એવું વિચારશો નહીં કે કેસ રેકોર્ડ કરેલી સામગ્રીનો અભ્યાસ કરે છે જે અમે તમને આગામી કેટલાક લેકચરોમાં બતાવીશું કે ઉદ્યોગ 4 ૦ અને ઔદ્યોગિક IoT તરફ પહેલેથી જ તેમની અદ્યતન ટેકનોલોજીઓ હશે તેમની પાસે પહેલેથી જ નથી તેઓ હજી ત્યાં નથી પરંતુ તે પરિપ્રેક્ષ્યમાં સામગ્રીનું વિશ્લેષણ કરી શકાય છે તેથી અમે જે કરવાની જરૂર છે તેના તરફ આપણે સૌ પ્રથમ તે સમજવાની જરૂર છે કે તે વિડીઓ દ્વારા ચાલે છે કે જેને આપણે આગળ બતાવશું તમારે સૌપ્રથમ સમજવું પડશે કે તમારે તેમની હાલની પ્રક્રિયાઓને સમજવાની અને આકારણી કરવાની જરૂર છે પછી આ તરફ કેટલાક લક્ષ્ય ઉદ્દેશ્ય નક્કી કરો આ લક્ષ્ય ઉદ્દેશો સેટ કરો અને પછી પરિવર્તન પ્રવૃત્તિઓ થવી પડશે તેથી રૂપાંતર પોતે જ એક પ્રોજેક્ટ છે તેથી પ્રોજેક્ટના તમામ મેનેજમેન્ટનાં ઉદ્દેશો પ્રોજેક્ટ મેનેજમેન્ટના તમામ પાસાઓનું ધ્યાન રાખવું પડશે એક નંબરની દ્રષ્ટિએ બજેટ શેડ્યૂલના તથ્યો દ્વારા સ્પષ્ટ હેતુઓ અને તેથી વધુ તેથી તમે તેમના હેતુઓ કેવી રીતે સેટ કરી શકો પછી છેલ્લી વાત એ છે કે તમે સેન્સર એક્ચ્યુએટર્સ નેટવર્ક્સની દ્રષ્ટિએ જે શીખ્યા તે વિશે વિચારો જે ઉદ્યોગ 4 0 વિશે સુંદરતા છે કનેક્ટિવિટી વિવિધ મશીનરીને કનેક્ટ કરવું વિવિધ ઓબ્જેક્ટોને કનેક્ટ કરવું એક ઉદ્યોગ બીજા ઉદ્યોગ સાથે કોઈ ચોક્કસ ઉદ્યોગમાં વિવિધ મશીન ટૂલ્સ ટેકનોલોજીઓ લોકોની પ્રક્રિયાઓ અને તેથી તમે કેવી રીતે કનેક્ટિવિટીમાં સુધારો કરી શકો છો તેની સંપૂર્ણ કનેક્ટિવિટીને જોડે છે તેથી આ કંઈક ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આપણે જે કરવાની જરૂર છે તે વસ્તુઓને સમજવાની જરૂર છે અને એકબીજા સાથે આંતરવ્યાવાહીરીકતાને સમજવાની જરૂર છે કંઈક પહેલેથી હાજર છે અને અસ્તિત્વમાં છે તે પ્રક્રિયાઓને સંપૂર્ણપણે દૂર કરવામાં અને શરૂઆતથી વસ્તુઓ બનાવવાનો કોઈ અર્થ નથી અને જે સારી નથી તેથી તમે કેવી રીતે કોઈ નિરાકરણ લાવી શકો છો જે હાલની તકનીકો અને સૂચવેલ તકનીકો વચ્ચેની આંતર કાર્યક્ષમતાના ઉકેલ તરીકે સેવા આપી શકે છે જે તેમની પ્રક્રિયાઓને સુધારશે તેથી ઓટોમેશન પૂર્ણ ઓટોમેશનની જરૂરિયાત એ છે કે આપણે કોઈ માનવ હસ્તક્ષેપ થી ઘટાડેલી અથવા આદર્શ રીતે સંપૂર્ણ રીતે જોડાયેલી સંપૂર્ણ સ્વાયત્ત સિસ્ટમો તરફ પ્રયાણ કરવાની જરૂર છે તેથી સ્વચાલિત ખામી શોધવા સ્વચાલિત જાળવણીના મુદ્દાઓની કાળજી લેતી વખતે આપણે તે કેવી રીતે કરીશું પ્રતિસાદ નિયંત્રણ પ્રતિસાદ નિયંત્રણ ખૂબ જ પ્રારંભિક છે તેથી મૂળરૂપે જે થાય છે તે આપણે કહીએ કે ત્યાં કંઈક મશીન છે જે કામ કરે છે ત્યાં કંઈક મશીન છે જે કામ કરે છે તો પછી જે કરવાની જરૂર છે તે એ છે કે તમે કેટલાક સેન્સરની સહાયથી ડેટા એકત્રિત કરો જે સંબંધિત છે પછી એકત્રિત કરવામાં આવેલા સેન્સર સેન્સર ડેટાના આધારે તમારે નેટવર્ક દ્વારા ડેટા મોકલવાની જરૂર છે ઉદાહરણ તરીકે ડેટા એનાલિટિક્સનું વિશ્લેષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે પરિણામે ડેટાનું વિશ્લેષણ કરવું અને વિશ્લેષણના પરિણામોના આધારે તમે મશીન પર પાછા પ્રતિસાદ સંદેશ મોકલો અને મશીન દ્વારા પ્રાપ્ત થયેલ પ્રતિસાદ સિગ્નલના આધારે મશીન તેના દ્વારા કરવામાં આવી રહેલી તેમની હાલની કામમાં સુધારો કરવા માટે તે પહેલાથી શું કરી રહ્યું છે તેના પર સુધારણા લાવશે તેથી તે સંવેદના અભિવ્યક્તિ કનેક્ટિવિટી પછી વિશ્લેષણો અને પ્રતિસાદ નિયંત્રણ બધું મૂકીને બધું સાથે એક ખૂબ જોડાયેલ પ્રકારની લૂપ છે અને બધું એક વસ્તુ યાદ કરે છે કે જે બધું જોડાયેલું છે અને પરિણામે જે મેં પહેલા જણાવ્યું હતું તે રીતે ત્યાં માનવ હસ્તક્ષેપ ઘટાડવો પડે છે અથવા કોઈ માનવ હસ્તક્ષેપ નથી તેથી દરેક કેસનો અભ્યાસ કરવા માટે મારા સૂચનનો તમને અગાઉના લેકચરોમાં જે કંઇ શીખ્યું છે તે વિશે વિચારવું જોઈએ દરેક કેસ માટે વિચારો કે આપણે જે સેન્સર રજૂ કરીએ છીએ તે અંગેની સમસ્યાનો સામનો કરવા માટે કે જેમાં તેઓનો સામનો કરવો પડે છે કે કેમ તે અંગે સેન્સરની જરૂર પડે છે કારણ કે સેન્સર જે કાંઈ માહિતી ચલાવી રહ્યા છે તે અંગેના કાચા ડેટાના કનેક્ટર બનશે આ મશીનો આ વ્યવસાયની પૂર્વ પ્રક્રિયા કરે છે અને તેથી કે જેના પર સેન્સર આવશ્યક છે કઈ વાસ્તવિકતાઓની આવશ્યકતા છે સંવેદનાપૂર્ણ ડેટા મોકલવા માટે કયા નેટવર્કને જમાવવાની જરૂર રહેશે અને એક્ચ્યુએટર્સ ને સંકેતો અને તેથી વધુ તેથી કયુ નેટવર્ક ઘણા કિસ્સાઓમાં તમે જોશો કે તે એવું એકલું એકપણ નેટવર્ક નથી જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે સિસ્ટમના જુદા જુદા ભાગોમાં વિવિધ નેટવર્કનો સંગ્રહ છે તેથી આ જુદા જુદા નેટવર્ક કેવી રીતે જુદા જુદા ધોરણોનું પાલન કરે છે જુદા જુદા પ્રોટોકોલનું પાલન કરે છે અને તેથી તેઓ હાથમાં કેવી રીતે કામ કરશે તેથી આંતર વ્યવહારિકતા એ ખુબ જ જરૂરી બનતું જાય છે ડિવાઇસીસ ડિવાઇસ લેવલ ઇંટરઓપરેબિલીટી સ્ટાન્ડર્ડ લેવલ ઇન્ટરઓપરેબિલીટી પ્રોટોકોલ લેવલ ઇન્ટરઓપરેબિલિટી અને એપ્લિકેશન લેવલ ઇંટરઓપરેબિલીટી વિવિધ વિવિધ વૈવિધ્યસભર એપ્લિકેશનોની દ્રષ્ટિએ તેઓ એકબીજા સાથે કેવી રીતે કામ કરી શકે અને વાત કરી શકે તેના માટે છે અને સ્વચાલિત દોષ શોધ સ્વચાલિત જાળવણી સ્વયંસંચાલિત કંઈપણ વિશે પણ વિચારો કે જેના વિશે તમે વિચારી શકો છો તે તેમની હાલની પ્રક્રિયાઓને સુધારશે અને પરિણામે આનુવંશિક રીતે તેઓ સુધારી રહ્યા છે અને તેથી જ તેઓ ઉદ્યોગ 4 0 અને IIoTના નિરાકરણને અપનાવી લેવાની દિશામાં પ્રયત્નશીલ છે તેથી તે ધ્યાનમાં રાખીને તે બનશે કે જે કોઈ પણ તકનીકનો તમે પરિચય સૂચવો તે એવું નથી તેમની સમસ્યા શું છે તે વિશે વિચારો ઉદ્યોગ 4 0 અને IIoT વિશે તમે પહેલેથી જ જાણો છો તે વિશે વિચારો અને વિચારો કે આ હાલની વિભાવનાઓ તેમની પ્રક્રિયાઓને કેવી રીતે સુધારી શકે છે અને કયા પ્રિસ્ક્રિપ્શન તેમની સાથે મળી શકે છે અને પછી અમે તેને તે વિશે વિચારવાનું છોડી દઈએ શું અમે તેમના માટે જે સૂચનો આપીએ છીએ તે તેઓ અપનાવવા માગે છે કે નહીં તેથી તે ભાગને આપણે છોડી દઇશું તે આ ખાસ ક્ષેત્રની બહાર હશે અમે ફક્ત જાતે જ વિશ્લેષણ કરીશું અને અમે ફક્ત તે પૂરતું મર્યાદિત રાખવા માંગીએ છીએ અને હું જાણું છું તે રીતે આપણે જાણીએ છીએ કે શું કરવાનું છે પરંતુ આપણે ખરેખર તેમના સુધી ગયા નથી અને તેમની પાસે પહોંચ્યા નથી અને તેમને આ ઉકેલો અપનાવવા માટે મનાવવાનો પ્રયાસ કરીશું નહિ તેથી જેમ કે મેં પહેલા કહ્યું આ પ્રતિસાદ નિયંત્રણ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી તમારી પાસે યોગ્ય નિયંત્રણ મશીનરી હોવી જરૂરી છે કારણ કે પ્રતિસાદ નિયંત્રણ વિના તમે સ્વાયત્ત ફેશનમાં હાલની પ્રક્રિયાઓને સુધારવાના નથી તેથી ત્યાં યોગ્ય પ્રતિસાદ નિયંત્રણ હોવું જોઈએ રીયલ ટાઇમ નોન રીઅલ ટાઇમ ડેટા આ બંને ડેટાના વિશ્લેષણમાં એનાલિટિક્સ પોતે ઔદ્યોગિક IoT ના નિયંત્રણનો મુખ્ય ભાગ છે તેથી એનાલિટિક્સ તે માટે ખૂબ જ અભિન્ન છે કામદારોના સ્વાસ્થ્ય જોખમોમાં ઘટાડો અને એકંદર કાર્યક્ષમતામાં સુધારો આ કેટલાક જુદા જુદા મુદ્દાઓ છે જેનો તમારે વિચાર કરવો જોઈએ કે આ હાલના આ કેસોને તમે કેવી રીતે જોઈ શકો છો કે જે અમે આ જુદા જુદા મુદ્દાઓ આ વિવિધ જોડાણોના સંદર્ભમાં રજૂ કરવા અને તેનું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ તો આ કેટલાક જુદા જુદા સંદર્ભો છે અને આની સાથે આપણે સમાપ્ત કરીએ છીએ મેં જે કહ્યું છે તે ધ્યાનમાં રાખો અને આ દરેક જુદા જુદા કેસ લો અને આ ખાસ નિર્દેશ કરવા માટે મેં પોઇન્ટમાં સૂચિબદ્ધ કરેલી વસ્તુઓ વિશે વિચારો